આપણા છેલ્લા સત્રમાં આપણે માનક કિંમત અને વિવિધતા વિશ્લેષણ પર ચર્ચા શરૂ કરી હતી હવે માનક ખર્ચમાં કયા પગલાં છે પ્રથમ પગલું ધોરણો ગોઠવવાનું હતું તેથી આપણે વાજબી ધોરણો સુયોજિત કરવાના છે જે સામાન્ય કામગીરીમાં તે પ્રાપ્ત કરવા માટે બેંચમાર્ક તરીકે લાગુ પડે છે પછી બીજું પગલું એ છે કે આપણે વાસ્તવિકતાને માપીએ છીએ અને વિવિધતાની ગણતરી કરીએ છીએ વિવિધતા એ પ્રમાણભૂત અને વાસ્તવિક વચ્ચેનું વિચલન છે અને ત્રીજું પગલું એ વિવિધતા વિશ્લેષણ છે જેનો અર્થ છે કે તેમાં વિવિધતાને તોડવું એના કારણોસર અને કારણો જાણવાનો પ્રયાસ કરો હું આશા રાખું છું કે તમે આ ખૂબ સમજી ગયા છો હવે વિવિધતાના કારણો તરફ આપણે જાણીએ છીએ કે તે 3 મુખ્ય કારણોમાં ભાંગી શકાય છે કાર્યક્ષમતા સંબંધિત ભાવ સંબંધિત અને વોલ્યુમ સંબંધિત વોલ્યુમ સંબંધિત મોટા ભાગે નિશ્ચિત ઓવરહેડ્સ માટે લાગુ પડે છે માલ મજૂર જેવી ચલ કિંમત માટે ત્યાં 2 મોટા કારણો છે કાર્યક્ષમતા સંબંધિત અને ભાવ સંબંધિત ત્યારબાદ અમે આ સરળ સૂત્રો પર ચર્ચા કરી હતી કે તેમાં કારણોને તોડી શકાય તેથી કુલ સામગ્રી કિંમતનો તફાવત એ પ્રમાણભૂત કિંમત અને વાસ્તવિક કિંમત વચ્ચેનો તફાવત છે તેથી જ તે પ્રમાણભૂત જથ્થો ગુણ્યા પ્રમાણભૂત કિંમત બાદબાકી વાસ્તવિક જથ્થા ગુણ્યા વાસ્તવિક કિંમત છે પછી સામગ્રી ભાવમાં તફાવત તે કિંમતો વચ્ચેનો તફાવત છે જે પ્રમાણભૂત ભાવના બાદબાકીમાં વાસ્તવિક કિંમત છે જે વાસ્તવિક જથ્થા દ્વારા ગુણાકાર કરવામાં આવે છે અને વપરાશના તફાવત માટે તે જથ્થા વચ્ચેનો તફાવત છે પ્રમાણભૂત જથ્થો અને વાસ્તવિક જથ્થો ગુણ્યા પ્રમાણભૂત કિંમત હવે એક પ્રશ્ન જે તમારા મનમાં ઉભો થઈ શકે છે તે છે કે શું આ જથ્થાઓ ઇનપુટ જથ્થા અથવા આઉટપુટ જથ્થાને સંદર્ભિત કરે છે ધ્યાનમાં રાખો કે અમે ઇનપુટની માત્રા વિશે વાત કરી રહ્યા છીએ કારણ કે આપણે કિંમતની વિવિધતાની ગણતરી કરી રહ્યા છીએ કિંમત એ એક ઇનપુટ છે તેથી અમે ઇનપુટ જથ્થા પર વિચાર કરીશું તમને એક વધુ શંકા હોઈ શકે છે કે અહીં તમારો વાસ્તવિક જથ્થો શા માટે છે જ્યારે તમને અહીં કેમ માનક ભાવ મળ્યો છે છેલ્લી વાર તમે તેની ચર્ચા કરી છે સૈદ્ધાંતિક રીતે ફક્ત તેની ચર્ચા કરવાને બદલે હમણાં હું તમને કેસ તરફ લઈ જવા માંગું છું કેસ હલ કરવાનો પ્રયાસ કરો મને લાગે છે કે તેને હલ કરતી વખતે તમે સમજી શક્યા હોત કે આને સૂત્ર તરીકે રાખવાનો તર્ક શા માટે છે કૃપા કરીને વિષ્ણુ લિમિટેડનો કેસ લો મને આશા છે કે તમને પ્રિંટઆઉટ મળી ગયું છે જો ન હોય તો પ્રથમ પ્રિન્ટઆઉટ લો અને મારી સાથે તેને હલ કરવાનો પ્રયાસ કરો આ એક ખૂબ જ સરળ કિસ્સો છે કંપનીના રેકોર્ડ મુજબનું ધોરણ આઉટપુટ એકમો 500 છે અને ઇનપુટ એકમો 650 યુનિટ દીઠ 8 ના દરે છે આ જ સમયગાળા માટે વાસ્તવિકતામાં વાસ્તવિક આઉટપુટ એકમો 600 છે અને ઇનપુટ એકમો 750 પ્રતિ યુનિટ 9 ના દરે છે અને અમારે મટિરિયલ કોસ્ટ વેરિઅન્સની ગણતરી કરવી પડશે હવે મને કહો કે તમે કેવી રીતે આગળ વધશો જો તમે ફરી એકવાર ઇચ્છતા હોવ તો હું તમને સૂત્રો બતાવીશ આપણે આ 3 ચલોની ખર્ચ કિંમત અને વપરાશની ગણતરી કરવી પડશે હવે કેસ પર એક નજર નાખો ફક્ત 4 5 3 4 વસ્તુઓ તેમને કાળજીપૂર્વક જુઓ અને મને કહો કે તમે કેવી રીતે આગળ વધશો તેથી સામગ્રી ખર્ચના વેરિએન્સ માં તમે જાણો છો કે અમે માત્રાની તુલના કરીએ છીએ અને અમે કિંમતોની તુલના કરી રહ્યા છીએ તેથી શું આપણે આઉટપુટ જથ્થા અથવા ઇનપુટ જથ્થાની તુલના કરીશું જે પ્રથમ વસ્તુ છે મને લાગે છે કે આપણે પહેલેથી જ તેની ચર્ચા કરી છે અમારી તુલના અનિવાર્યપણે ઇનપુટ જથ્થા માટે છે કારણ કે આપણે ખર્ચની વેરિએન્સ ની ગણતરી કરી રહ્યા છીએ તો 750 એ 9 રૂપિયામાં ઇનપુટ છે તેથી અમે 600 પર નહીં પણ 750 ખર્ચ કરી રહ્યા છીએ પ્રક્રિયામાં થોડો સ્વાભાવિક નુકસાન થશે તેથી જ્યારે અમે 750 એકમો મૂકીએ છીએ ત્યારે આપણને 600 નું આઉટપુટ મળે છે ધોરણ પ્રમાણે જો તમે 650 એકમો મૂકશો તો તમને 500 આઉટપુટ મળે છે બરાબર પરંતુ 750 એ છે જે આપણે 9 રૂપિયામાં ખરીદીએ છીએ તેથી આપણે આપણા ઇનપુટ એકમોની તુલના કરવાની શું જરૂર છે તે પ્રથમ છે હવે આપણે 75૦ ની સીધી 65૦ અને 9 ની 8 સાથે ની સરખામણી કરી શકીએ આ થોડી મૂંઝવણભર્યું છે તમે 9 ની સાથે 8 ની સરખામણી કરી શકો છો કારણ કે 9 વાસ્તવિક કિંમત છે અને 8 એક પ્રમાણભૂત કિંમત છે તેથી તમે જાણો છો કે તે 1 રૂપિયાના તફાવત છે પરંતુ તમે 650 ની સાથે 750 ની તુલના કરી શકો છો જવાબ ના છે કારણ કે 750 એ 600 એકમોના આઉટપુટ માટેનું ઇનપુટ છે જ્યારે ધોરણ 650 એ 500 એકમોના આઉટપુટ માટેનું ઇનપુટ છે તેથી અમે ઇનપુટની તુલના કરી શકતા નથી જે 2 જુદા જુદા આઉટપુટ માટે છે આપણે તેને માનક બનાવવું છે અથવા આપણે તેમને એક સમાન પગથિયા પર લાવવી પડશે ઉદાહરણ તરીકે ધારો કે એક વિદ્યાર્થી એક બોર્ડના કોઈ રાજ્યનો બોર્ડ માટે પરીક્ષા 700 કુલ માર્કસ માટે છે સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા 900 માર્કસ ની છે તમે ચોક્કસ ગુણની તુલના કરી શકો છો તમે ના કરી શકો ક્યાં તમારે ટકાવારીમાં રૂપાંતરિત કરવું પડશે અથવા એક જ ગુણને સમાન વજનની ઉંમર સાથે બીજામાં કન્વર્ટ કરવું પડશે તે જ રીતે તમે 650 ની સરખામણી 750 સાથે કરી શકતા નથી સૌ પ્રથમ તમારે વાસ્તવિક લખવાનું હોય છે જે તમે સીધી રીતે લખી શકો છો તેમાં કોઈ સમસ્યા નથી પરંતુ વાસ્તવિક આઉટપુટ માટેના ધોરણની ગણતરી કરો અને પછી તે પ્રમાણભૂત અને વાસ્તવિક તુલનાત્મક હશે મટિરિયલ કોસ્ટ વેરિએન્સીસની ગણતરી માટે આપણે સમજવું પડશે કે આપણે વાસ્તવિક આઉટપુટ પ્રમાણે ધોરણ સુધારવાની જરૂર છે હવે ચાલો જોઈએ કે તે કેવી રીતે થાય છે પ્રથમ તમે પ્રમાણભૂત અને વાસ્તવિક લખવાનો પ્રયાસ કરો અને મારી સાથે તેને હલ કરવાનો પ્રયાસ કરો વાસ્તવિક લખવા માટે ખૂબ જ સરળ છે આઉટપુટ 600 છે ઇનપુટ 750 પર 9 તેથી 750 થી 9 ઇનપુટ વાસ્તવિક ઇનપુટ કિંમત 6750 થશે મને લાગે છે કે દરેક ને મળ્યું હશે જ્યાં સુધી ધોરણની વાત છે ત્યાં તમારે થોડીક વધારાની ગણતરી કરવી પડશે સૌ પ્રથમ તમારે પ્રમાણભૂત ઇનપુટની ગણતરી કરવાની જરૂર રહેશે કારણ કે આપેલ સમસ્યા મુજબ આઉટપુટ 500 હતું જેના માટે ઇનપુટ 650 હતું હવે વાસ્તવિક આઉટપુટ કંપનીમાં વધી ગયું હોવાથી વધુ કાચા માલનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે તે વાસ્તવિક આઉટપુટ માટે માનક ઇનપુટ છે તેથી મેં અહીં તેની ગણતરી કરવાનો પ્રયાસ કર્યો છે 650 ભાગ્યા 500 ગુણ્યા 600 માં વહેંચવામાં કારણ કે આઉટપુટ વધ્યું છે અમને આઉટપુટની જરૂર છે 500 થી 600 સુધી વધ્યું છે આપણને પ્રમાણમાં ઇનપુટ વધારવાની જરૂર છે જે આપણને 780 પ્રમાણભૂત ઇનપુટ આપે છે તેથી પ્રમાણભૂત કિંમતની ગણતરી માટે અમારી પાસે 600 તરીકે આઉટપુટ એકમો અને 8 રૂપિયામાં ઇનપુટ એકમો 780 છે તો તે આપણને પ્રમાણભૂત કિંમત 6240 આપે છે તેથી હવે આપણે 6240 ની સરખામણી 6750 ની સાથે કરીએ છીએ હવે આપણે 3 વિવિધતાની ગણતરી કરવી પડશે પહેલા ખર્ચ પછી કિંમત અને પછી વપરાશ ખર્ચના વેરિએન્સ ના સંદર્ભમાં મને લાગે છે કે તમને સૂત્ર ખબર છે તે વાસ્તવિક કિંમત સાથે પ્રમાણભૂત કિંમતની તુલના છે તેથી તે 6240 ની સાથે 6750 ની સરખામણી છે તેથી 6240 બાદબાકી 6750 તમને માઈનસ 510 મળે છે જે દર્શાવે છે કે તે એક પ્રતિકૂળ ફેરફાર છે હવે તેને તોડવા માટે 2 કારણો છે એક ભાવ સંબંધિત કારણોસર છે તમે જોઈ શકો છો કે તમારા ભાવો 8 થી 9 વધ્યા છે તેથી કૌંસમાં આપણે પ્રમાણભૂત ભાવ 8 માઇનસ 9 વાસ્તવિક કિંમત લઈશું વાસ્તવિક વપરાશ દ્વારા ગુણાકાર કરવામાં આવેલા એકનો ફરક છે કે વાસ્તવિક વપરાશ 6 છે 750 તેથી હવે વેરિએન્સ 750 પ્રતિકૂળ છે તમે મેળવો છો તે માઇનસ 750 અથવા 750 પ્રતિકૂળ છે તમે જોઈ શકો છો કે અહીં કૌંસમાં શું લખ્યું છે કૃપા કરીને તેની સૂત્રો સાથે તુલના કરો જેની હમણાં ચર્ચા કરવામાં આવી હતી તેથી હું ફરી એક વાર સૂત્ર પુનરાવર્તન કરીશ તે પ્રમાણભૂત કિંમત બાદની વાસ્તવિક કિંમત ગુણ્યા ઇનપુટના વાસ્તવિક જથ્થામાં છે તેથી તે 7 બાદ 750 છે હવે અન્ય વેરિએન્સ ઉપયોગ છે તે 240 અનુકૂળ છે તેથી વપરાશમાં તમે 2 ઇનપુટ્સની તુલના કરી રહ્યા છો તેથી માનક ઇનપુટ 780 વાસ્તવિક ઇનપુટ 75૦ છે તેથી વિભાગમાં તમને 780 એકમ હોઈ શકે છે પરંતુ તેમાં ફક્ત 750 એકમોનો ઉપયોગ છે તેથી તેઓએ 30 એકમો બચાવ્યા છે તેથી તે પ્રમાણભૂત કિંમતમાં વત્તા 13 કૌંસ છે જે 8 છે તેથી તમને 240 મળે છે હવે તેને તપાસો વત્તા 240 બાદબાકી 750 તમને માઈનસ 710 મળશે તેથી સામગ્રીના ખર્ચમાં વેરિએન્સ હવે ભાવના ભાગ અને વપરાશના ભાગમાં વહેંચાઈ ગયો છે તમે તે મેળવ્યું કૃપા કરી તેને ફરીથી જુઓ અને અમે તમને કેટલાક પ્રેક્ટિસ પ્રશ્નો પણ આપીશું જેનો તમારે પણ પ્રયાસ કરવો જોઈએ કારણ કે તે જ રીતે તમે મજૂરની સાથે સાથે ચલની પણ ગણતરી કરી રહ્યા છો અથવા તે ઠીક છે તેથી ખ્યાલને યોગ્ય રીતે સમજવાનો પ્રયાસ કરો હવે આપણે અન્ય પ્રકારનાં વેરિએન્સ પર વધુ ચર્ચા કરીશું તેથી અમે હમણાં જ સામગ્રી વેરિએન્સ પર ચર્ચા કરી છે અને તેના પર એક કેસ પણ કર્યો છે હવે ચાલો આપણે મજૂર વેરિએન્સ પર જઈએ જ્યાં સુધી મજૂરની વાત છે ત્યાં મજૂરના વેરિએન્સ ના કારણો શું હોઈ શકે તે ડિઝાઇન અથવા જથ્થામાં ફેરફાર કામની નબળી સ્થિતિને કારણે ખોટી શેડ્યૂલિંગને કારણે લોકોની અયોગ્ય પ્લેસમેન્ટને કારણે હોઈ શકે છે આ બધા કાર્યક્ષમતામાં પરિવર્તન તરફ દોરી જાય છે તેનો અર્થ ક્યાં તો વધુ કલાકો વપરાશ અથવા ઓછા વીજળીનો વપરાશ બીજો ભાગ દરને કારણે છે ઇન્ક્રીમેન્ટ અથવા ઉચ્ચ સ્તરના કારણોને કારણે અથવા ઓવરટાઇમના કારણે મજૂર દર પણ બદલાઈ શકે છે તેથી મૂળભૂત રીતે મજૂર વેરિએન્સ 2 કારણોમાં વહેંચાયેલું છે કાર્યક્ષમતા સંબંધિત કારણો અને જથ્થા અથવા કલાક સંબંધિત કારણોમાં વહેંચાયેલી છે હું તમને માત્ર સૂત્રો બતાવીશ તેથી મજૂર ખર્ચમાં વેરિએન્સ આ વાસ્તવિક કિંમત સાથે પ્રમાણભૂત કિંમતની તુલના છે તે કુલ વેરિએન્સ છે તેથી પ્રમાણભૂત કલાકો ગુણ્યા પ્રમાણભૂત દર બાદ વાસ્તવિક કલાકો ગુણ્યા વાસ્તવિક દર હવે તે દરને લગતા મુદ્દાઓમાં તૂટી ગયું છે જેમ કે સામગ્રીમાં તેમનો મેળવેલ સામગ્રી ના ભાવનો વેરિએન્સ અહીં આપણે મજૂર દરમાં વેરિએન્સ રાખીશું બરાબર તેથી મજૂર દર દર વેરિએન્સ વાસ્તવિક કલાકો મજૂર દરની તુલના તેથી પ્રમાણભૂત દર વાસ્તવિક દર હવે કાર્યક્ષમતામાં વેરિએન્સ એ કેટલા કલાક વપરાશ કરે છે તેની તુલના છે તેથી મજૂર કાર્યક્ષમતામાં વેરિએન્સ પ્રમાણભૂત કલાકો બાદ કરતા વાસ્તવિક કલાકો ગુણ્યા પ્રમાણભૂત દર છે ત્યાં ત્રીજો વેરિએન્સ હોઈ શકે છે જે નિષ્ક્રિય સમય વેરિએન્સ તરીકે ઓળખાય છે હવે નિષ્ક્રિય સમય એ સમય છે જે કેટલાક કારણોસર સૂચનાના અભાવ અથવા વીજળી ના અભાવને એસેટેરાકારણે નિમિત્ત છે તેથી નિષ્ક્રિય સમયની વેરિએન્સ આપણા નિષ્ક્રિય કલાકોમાં જે પણ નુકસાન છે તે સરખાવવા માટે કંઈ નથી તેથી ધોરણ દર ગુણ્યા નિષ્ક્રિય કલાક તે હંમેશાં પ્રતિકૂળ હોય છે કારણ કે નિષ્ક્રિય સમય હંમેશાં નકારાત્મક વેરિએન્સ હોય છે જાણ્યું તેથી મજૂર ખર્ચની વેરિએન્સ દર કાર્યક્ષમતા અને સમયમાં વહેંચી શકાય છે હવે અમે તેના માટે અલગ કેસોનું નિરાકરણ લાવી રહ્યા નથી જો તમે આ સામગ્રીનો કાળજીપૂર્વક અભ્યાસ કરો છો તો સમાન સૂત્રો મજૂર માટે પણ લાગુ કરવામાં આવે છે હવે આપણે ત્રીજા વેરિએન્સ પર જઈશું તેઓ ઓવરહેડ વેરિએન્સ તરીકે ઓળખાય છે તે આ કારણોસર થઈ શકે છે જેમ કે ખોટી યોજના અથવા વધારે શોષણ અથવા શોષણ હેઠળ જે ઉત્પન્ન વધારાના એકમોને કારણે થાય છે અથવા બજેટ કરતા ઓછા ઉત્પાદિત એકમોને કારણે થાય છે કેટલીકવાર વેચાણમાં ઘટાડો ને કારણે થાય છે હવે તમને આશ્ચર્ય થશે કે વેચાણમાં ઘટાડો કેમ ઓવરહેડ્સને અસર કરી શકે છે તે ઓવરહેડ્સને અસર કરી શકે છે કારણ કે વેચાણમાં ઘટાડો કરવાથી જથ્થો ઘટાડવામાં આવે છે અને જથ્થો ઘટાડવાથી નિયત ઓવરહેડ શોષણને અસર થાય છે બ્રેક ડાઉન્સ અથવા વીજળી ની નિષ્ફળતા હોઈ શકે છે ઓવરહેડના વેરિએન્સ ના આ વિવિધ કારણો છે હવે કૃપા કરીને સૂત્રો પર એક નજર નાખો હવે વેરીએબલ ઓવરહેડ વેરિએન્સીસ સામગ્રી અથવા મજૂર વેરિએન્સ ની સમાન છે જેનો આપણે અભ્યાસ કર્યો છે તેથી વેરિયેબલ ઓવરહેડ કિંમતની વેરિએન્સ આ પ્રમાણભૂત કલાકો ગુણ્યા પ્રમાણભૂત વેરિયેબલ ઓવરહેડ દર બાદ વાસ્તવિક કિંમત છે તે હંમેશાં પ્રમાણભૂત અને વાસ્તવિક કિંમતની તુલના છે આગળના વેરીએબલ ઓવરહેડ ખર્ચનું વેરિએન્સ છે આ રકમ ખર્ચવામાં આવી છે તેથી પ્રમાણભૂત વેરીએબલ ઓવરહેડ રેટ માઇનસ વાસ્તવિક ઓવરહેડ રેટ પછીના વાસ્તવિક કલાકો પછી વેરીએબલ ઓવરહેડ કાર્યક્ષમતાના વેરિએન્સ કાર્યક્ષમતા સંબંધિત મુદ્દાઓને કારણે હવે આ વેરિએન્સ છે તેથી તે પ્રમાણભૂત કલાકો બાદ કરતા વાસ્તવિક કલાકોની પ્રમાણભૂત વેરીએબલ ઓવરહેડ દરો સાથે સરખામણી છે હવે જો તમને નીચે બોગલ મળી રહ્યો છે તો તેને મજૂર દર સાથે તુલના કરો કારણ કે તે વધુ કે ઓછા સમાન છે તેથી ત્યાં મજૂર ખર્ચને બદલે આપણી પાસે વેરીએબલ ઓવરહેડ્સ છે પછી મજૂર દર તમે જોઈ શકો છો કે અમને વેરીએબલ ઓવરહેડ ખર્ચ અને મજૂર કાર્યક્ષમતા મળી છે જે સમાન વેરિયેબલ ઓવરહેડ કાર્યક્ષમતા છે તમે તે મેળવવામાં આવે છે તેથી વેરીએબલ ઓવરહેડ ખર્ચ ભાગ અને કાર્યક્ષમતાના ભાગમાં તૂટી ગયો છે ખર્ચનો ભાગ સૂચવે છે કે વધુ પડતું બાકી હતું કાર્યક્ષમતાનો ભાગ સૂચવે છે કે વધુ કલાકોનો વપરાશ થતો હતો કારણ કે વધુ કલાકો ઓવરહેડ શોષણના ફેરફારો તરફ દોરી જાય છે કારણ કે ઓવરહેડ્સ પ્રમાણભૂત વેરીએબલ ઓવરહેડ રેટ બરાબર ચાર્જ કરવામાં આવે છે તો આ વેરીએબલ ઓવરહેડ વેરિઅન્સ છે હવે ચાલો ફિક્સ ઓવરહેડ વેરિએન્ટ પર જઈએ હવે ફરીથી ફિક્સ્ડ ઓવરહેડ વેરિએન્સીસ એક ખૂબ જ સરળ છે જે ફિક્સ ઓવરહેડ કિંમતનું વેરિઅન્સ છે આ શોષિત ઓવરહેડ અથવા પ્રમાણભૂત ઓવરહેડ બાદબાકી વાસ્તવિક ઓવરહેડ છે પછી ખર્ચમાં વેરિઅન્સ આ ખર્ચ કરેલી રકમ છે તેથી પ્રમાણભૂત દરમાં બજેટ કરેલા કલાકો જે બજેટ રકમ બાદબાકી વાસ્તવિક ઓવરહેડ રકમ અને વોલ્યુમ સંબંધિત સમસ્યાઓનું પ્રમાણ વધુ અથવા ઓછા જથ્થાને કારણે છે તેથી તે પ્રમાણભૂત દર બરાબર પ્રમાણમાં પ્રમાણભૂત બાદબાકીનો વાસ્તવિક જથ્થો છે હવે આ ફિક્સ ઓવરહેડ વેરિઅન્સનું ભંગાણ છે હવે છેલ્લો પ્રકારનો વિવિધતા જે વેચાણમાં વેરિઅન્સ છે હવે અમે વેચાણનું થોડું બજેટ બનાવીએ છીએ બજારમાં આપણે જાણીએ છીએ કે વાસ્તવિક વેચાણ અલગ હોઈ શકે છે એક કારણ સ્પષ્ટ છે કે કિંમતોને કારણે કારણ કે આપણું બજેટ ભાવ અને બજારભાવ અલગ અલગ હોઈ શકે છે જે ભાવમાં ફેરફાર તરીકે ઓળખાય છે બીજું બજારના કદને કારણે છે તેથી અમે જે ચીજવસ્તુમાં આખા બજારના કદ સાથે કામ કરી રહ્યા છીએ તે વધી શકે છે અથવા ઘટાડે છે જે આપણા વેચાણને અસર કરે છે ત્રીજી વસ્તુ બજારના શેરને કારણે છે અમારી કંપની માટે અમને આખા બજારનો હિસ્સો ચોક્કસ ટકાવારી મળ્યો છે જે સ્પર્ધકોને કારણે શેર પ્રભાવિત થઈ શકે છે તેથી જો સ્પર્ધકો આક્રમક હોય અને જો તેઓના અભિયાનો અસરકારક હોય તો આપણો બજાર હિસ્સો સંકોચી શકે છે બીજી રીતે જો આપણે અસરકારક હોઈશું તો આપણો બજારહિસ્સો વધી શકે છે વેચાણના વેરિઅન્સ ના આ મુખ્ય કારણો છે હવે આ સૂત્રો ફરીથી સામગ્રી વેરિઅન્સ સમાન છે કુલ એક વેચાણ મૂલ્યના વેરિઅન્સ તરીકે ઓળખાય છે આ બજેટ કરેલું વેચાણ માઈનસ વાસ્તવિક વેચાણ છે ત્યારબાદ વેચાણ ભાવમાં ફેરફાર છે જે કિંમતોની સરખામણી છે જે વાસ્તવિક કિંમત બાદબાકી ભાવને વાસ્તવિક જથ્થામાં મળે છે પછી અમને વેચાણનું પ્રમાણ બદલાય છે વોલ્યુમ અહીં જથ્થોનો સંદર્ભ આપે છે તેથી તે જથ્થાની વાસ્તવિક જથ્થા બાદબાકીના જથ્થાની તુલના છે અને અમે બજેટ ભાવ દ્વારા ગુણાકાર કરીએ છીએ તેથી કિંમતને લગતા કારણો અને જથ્થા અથવા વોલ્યુમ સંબંધિત કારણોમાં કુલ મૂલ્ય તોડી શકાય છે તે મેળવી રહ્યા છો હવે છેલ્લા ભાગમાં આપણે પહેલાથી જ વિવિધ પ્રકારનાં પ્રકારો જોયા છે હવે આપણે ફાયદા અને ગેરફાયદા સમજી શકીએ મહત્વનો ફાયદો એ છે કે તમે સ્ટાન્ડર્ડ કોસ્ટિંગને કારણે સમજદાર તુલના કરી શકો છો કારણ કે અમે ઉદ્દેશ્ય ધોરણો નિર્ધારિત કર્યા છે વાસ્તવિક પ્રદર્શનની તુલના ઉદ્દેશ્ય બેંચમાર્ક સાથે કરી શકાય છે પછી મેનેજમેન્ટ માટે તેઓ અપવાદ દ્વારા કર્મચારી સંચાલન કરી શકે છે તેથી બધા પાસાં જોવાની જગ્યાએ તેઓ ફક્ત તે જ કેસોમાં ધ્યાન કેન્દ્રિત કરી શકે છે જ્યાં ભારે વિચલનો હોય છે આ તે છે મોટા ફાયદા ત્યારબાદ અન્ય ફાયદા પણ જોઈશું કામગીરીના મૂલ્યાંકન માટે તે ખૂબ જ સારો અર્થ છે કારણ કે અન્યથા મેનેજર હંમેશાં નાખુશ રહેશે જે સૂચન કરે છે કે નહીં કરે કર્મચારીઓને હંમેશાં એવું લાગે છે કે તેનું ઉચિત મૂલ્યાંકન કરવામાં આવતું નથી પરંતુ ધોરણમાં કારણ કે ઉદ્દેશ ધોરણ નક્કી કરવામાં આવ્યો છે અને તે અગાઉથી વાતચીત કરવામાં આવે છે વેરિઅન્સ ની તુલના કરવાનું સરળ બને છે હવે પછીથી તે વધુ સ્થિર ભાવ પણ આપે છે કારણ કે ભાવો પ્રમાણભૂત કિંમત પર આધારિત હોય છે જે તેઓ હવે પછી બદલાતા નથી તેથી આઉટપુટ કિંમતો પણ વારંવાર બદલવાની જરૂર નથી ત્યાં થોડા ગેરફાયદા પણ છે કે તે ખૂબ સરખામણી અને વાપરવા માટે ખૂબ વ્યાપક છે કારણ કે પ્રમાણભૂત ખર્ચ સેટ કરવા અને તેને સુધારવાનું ચાલુ રાખવું ખૂબ સરળ નથી તેથી વ્યવહારમાં તેનો ઉપયોગ કરવો મુશ્કેલ બને છે કિંમતો અને દરોનો અંદાજ લગાવવો ખૂબ મુશ્કેલ છે કારણ કે બજાર સતત બદલાતું રહે છે જે પ્રમાણભૂત કિંમતની મુશ્કેલીને મુશ્કેલ બનાવે છે બજારના દૃશ્યમાં તે ઉપયોગી થઈ શકશે નહીં જ્યાં તકનીકી વારંવાર બદલાય છે કારણ કે ત્યાં સુધી કોઈ સ્થિરતા ન આવે ત્યાં સુધી ધોરણ નક્કી કરવું અને સમયગાળાની તુલના કરવાનું ચાલુ રાખવું મુશ્કેલ બને છે અને ચોથું મુદ્દો એ છે કે સ્ટાન્ડર્ડ કોસ્ટિંગમાં ધ્યાન કેન્દ્રિત કરવું તે ખર્ચને ઘટાડવાનું છે જે સકારાત્મક બાજુ છે પરંતુ ખર્ચની અતિશય ભારને કારણે સેવાની ગુણવત્તાને હંમેશા અવગણવામાં આવે છે તેથી આ સીમાંત ખર્ચના ફાયદા અને ગેરફાયદા હતા તેથી આ સાથે આપણે અહીં રોકાઈશું હું તમને વિનંતી કરીશ કે ફરીથી અને ફરીથી મટિરિયલ કેસમાંથી પસાર થવું આગલી વખતે અમે નિયત ઓવરહેડ્સ પરના કેસોની ચર્ચા કરવા જઈશું ત્યાં સુધી ચાલો આપણે અહીં રોકાઈએ કૃપા કરી કેસફરી જોઈ જવા જેનો આપણે પહેલાથી હલ કરી દીધો છે